ચાલો હવે પાણીના પમ્પિંગ વિશે ચર્ચા કરીએ તમારામાંથી મોટાભાગના લોકો આ વોટર પમ્પિંગ એપ્લિકેશનથી પરિચિત હશે તે દરેકના ઘરે છે જ્યાં તમે ભૂગર્ભ સમ્પથી ઓવર હેડ ટેન્ક સુધી લગભગ દરરોજ પાણી ઉપાડો છો તેથી અહીં ઉદ્દેશ એ છે કે આપણે પાણીના પંપીંગ સિસ્ટમને શક્તિ આપવા માટે PV સ્રોત PV મોડ્યુલો PV પેનલ્સનો ઉપયોગ કરવા માંગીએ છીએ તેથી તે ઉદ્દેશ છે અને તે જ અમે ચર્ચા કરીશું ચાલો જોઈએ કે વોટર પમ્પિંગ એપ્લિકેશન કેવી દેખાય છે તેને પ્રથમ પ્રાઇમ મૂવરની જરૂર પડે છે એક અર્થ એ છે કે તેને ઊર્જા વિદ્યુત ઊર્જા લેવાની જરૂર છે જેથી આખરે આપણે તેને PV સ્રોતથી ચલાવી શકીએ અને પછી તેને યાંત્રિક ઊર્જામાં ફેરવી શકીએ જેથી મોટરના શાફ્ટ પંપ ચલાવી શકાય જેથી પાણીને નીચલા સ્તરથી ઉચ્ચ સ્તર સુધી પહોંચાડી શકીએ તેથી તે ઉદ્દેશ છે તેથી અમને મોટરની જરૂર છે જે પમ્પ ચલાવી શકે તેથી હું આ જેવા પંપ માટે એક પ્રતીકાત્મક સંકેતનો ઉપયોગ કરીશ ત્યાં વિવિધ પ્રકારનાં પંપ છે તો હું હમણાં જ સૂચવીશ ચાલો આપણે કહીએ કે આપણે સેન્ટ્રીફ્યુગલ પંપનો ઉપયોગ કરીએ છીએ તમારી પાસે ડાયનેમિક પમ્પ છે સેન્ટ્રીફ્યુગલ પમ્પ ગતિશીલ પંપના વર્ગ હેઠળ આવે છે તમારી પાસે પોઝીટીવ ડિસ્પ્લેસમેન્ટ પંપ પણ છે રિસીપ્રોકેટિંગ પંપ પોઝીટીવ ડિસ્પ્લેસમેન્ટ પંપના વર્ગ હેઠળ આવે છે તેથી આ પમ્પમાં ઇનલેટ હશે તે ભૂગર્ભ સમ્પ અથવા નીચલા સ્તર પર પાણી લેશે અને તમારી પાસે આ છે તેને સક્શન પાઇપ કહેવામાં આવે છે પછી તમારી પાસે ડિલિવરી પાઇપ પણ છે જે પાણી ઊચાઇ પર પહોંચાડે છે એક ઓવર હેડ ટાંકી છે તેથી તમારી પાસે આની જેમ ઓવર હેડ ટાંકી હોઈ શકે છે તેથી મોટાભાગનાં ઘરોમાં પાણી ભૂગર્ભ સમ્પમાં એકત્રિત કરવામાં આવે છે અને પાણી ભૂગર્ભ સમ્પમાંથી ઉપાડવામાં આવે છે અને તે પછી સેન્ટ્રીફુગલ પંપ દ્વારા જાય છે અને મોટાભાગનાં ઘરોમાં સેન્ટ્રીફુગલ પમ્પ હોય છે ઇનલેટ અને આઉટલેટ વચ્ચે દબાણનો તફાવત સર્જાય છે તેથી પાણીને ડિલિવરી પાઇપ દ્વારા ખેંચાય છે અને પછી ઓવરહેડ ટાંકીમાં ધકેલી દે છે તેથી આ રીતે પમ્પ સિસ્ટમ્સને ગોઠવવામાં આવે છે અને આ વોટર ફલોની દિશા છે હવે સામાન્ય રીતે આપણે એસી મેઇન દ્વારા મોટરને પાવર આપીએ છીએ તેથી તે એસી મોટર છે અને તે એસી મેઇન દ્વારા સંચાલિત છે તેથી આપણે આપણા ઘરોમાં મોટાભાગના પમ્પ્સ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર્સ છે અને સિંચાઈ માટે કૃષિ ક્ષેત્રમાં થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર વપરાય છે પરંતુ ફોટોવોલ્ટેઇક ઇન્ટિગ્રેશન માટે ડીસી મોટર હોય તેવું સારું રહેશે ડીસી ઇનપુટ્સ લે છે અને પમ્પિંગ કરે છે અને સેન્ટ્રીફુગલ અથવા રિપ્રોસેટિંગ પમ્પ ચલાવે છે તેથી ચાલો આપણે કહીએ કે તેમની પાસે આની જેમ PV મોડ્યુલ છે અને PV મોડ્યુલ ડીસી ડીસી કન્વર્ટર સાથે જોડાયેલ છે તમારી પાસે કેપેસિટર ઇનપુટ બફર છે તમારી પાસે ડ્યુટી સાયકલ માટેનું કંટ્રોલ ઇનપુટ છે તેથી તેથી તમે હંમેશા PV પેનલને યોગ્ય ઇનપુટ અવરોધ રજૂ કરવા માટે ડીસી ડીસી કન્વર્ટરના ઇનપુટને નિયંત્રિત કરી શકો છો ડીસી ડીસી કન્વર્ટરનું આઉટપુટ આ મોટરની ઇનપુટ ટર્મિનલ્સ સાથે આ રીતે જોડાયેલું છે તેથી મેં અહીં જે સૂચવ્યું છે તે આઉટપુટ એ અહીં ડીસી છે અને તે પછી ડીસી મોટર ચલાવશે જે આ પંપને ચલાવશે તેથી આ એક વોટર પમ્પિંગ સિસ્ટમ છે જ્યાં ડીસી ડીસી કન્વર્ટર દ્વારા સ્ત્રોત PV મોડ્યુલમાંથી છે તો ચાલો જોઈએ કે આપણે કેટલાક નંબરો મૂકવા વિશે કેવી રીતે જઈએ અને જોઈએ કે શું આપણે આ પંમ્પિંગ સિસ્ટમના વિવિધ ઘટકોની રચના કરી શકીએ છીએ આ વોટર પમ્પિંગ સિસ્ટમનો વિચાર કરો ચાલો આપણે કહી શકીએ કે આ પંપ આ ભૂગર્ભમાંથી પાણીને કોઈ ટાંકીની ઉપરથી થોડુંક ઉપર લઈ જાય છે તેથી ચાલો આપણે વિવિધ હેડ્સ ને ચિહ્નિત કરી શકીએ તેથી ચાલો આપણે સમ્પમાં પાણીનો થોડો જથ્થો પણ ચિહ્નિત કરીએ અને મને એક બિંદુ લેવા દો જે સક્શન પાઇપની ટોચ સાથે આડી લીટીમાં છે આ સક્શન પાઇપ છે અને સક્શન પાઇપથી માંડીને પંપ પંપના અક્ષ સુધી આપણે તેને hs તરીકે ચિહ્નિત કરીશું અને આ hs ને હેડ અથવા સક્શન હેડ કહેવામાં આવે છે તેથી સાહિત્યમાં તમે જોશો કે hs ને સક્શન હેડ કહેવામાં આવે છે અથવા તે પણ સ્થિર લિફ્ટ કહેવામાં આવે છે ફ્લુઇડ ડાયનામિક્સ માં હેડ એ દબાણ માપવાનું સીધું પગલું છે સૂચવે છે કે સ્થિર લિફ્ટ ઉપર પાણી ઉપાડવા માટે ખૂબ દબાણની જરૂર પડે છે હવે ડિલિવરી બાજુ પર અમે ડિલિવરી હેડ માટે વેરીએબલ hd નો ઉપયોગ કરી શકીએ છીએ આને ડિલિવરી હેડ અથવા ડિસ્ચાર્જ હેડ કહેવામાં આવે છે તેથી આપણે તેને ડિસ્ચાર્જ હેડ લખીશું તેને સ્થિર ઊચાઇ પણ કહેવામાં આવે છે તેથી યાદ રાખો સ્ટેટિક લિફ્ટ એ પાણીની પાઇપ દ્વારા પંપ સુધી જે પંપની નીચે છે સેક્સન પાઇપમાં પાણી આવે છે સ્થિર ઊચાઇ હેડ પર અથવા પંપની ઉપર જેટલી ઊચાઈ છે તેના પર લાગુ પડે છે જે છે ત્યાં સુધી કે જ્યાં તેને ટાંકીમાં ડીસ્ચાર્જ કરવામાં આવે છે અથવા પાઇપની મહત્તમ ઊચાઇ જ્યાં સુધી પાણી ઉપરથી ઉપાડવામાં આવે છે તેથી પંપની ઉપર તેને ડિસ્ચાર્જ હેડ તરીકે ઓળખવામાં આવે છે સેક્સન પાઇપ બાજુના પંપની નીચે તેને સ્થિર લિફ્ટ કહેવામાં આવે છે તેથી તેના કામ કરવા માટેના પંપ માટે તે બંનેને એકસાથે મૂકવામાં આવે છે પાણી આ સક્શન લિફ્ટ દ્વારા ઉંચકવામાં આવે છે આ સક્શન હેડની ઊચાઇ દ્વારા તે હેડની ઊચાઇ સુધી પણ ઉપાડવું જોઈએ તેથી જ્યાં સુધી ઊર્જાની વાત છે ટોટલ હેડ દબાણનો તફાવત hshd દ્વારા પાણીને પંપ કરવો જોઈએ અને સાહિત્યમાં બીજી એક શબ્દનો ઉપયોગ થાય છે જેને ડાયનામિક હેડ કહેવામાં આવે છે ડાયનામિક હેડ નો અર્થ શું છે તે ટોટલ હેડ વત્તા સક્શન હેડ વત્તા ડીસ્ચાર્જ હેડ વત્તા ઇક્વલ્લીંગ હેડએ પાઇપમાં ઘર્ષણના નુકસાનને પહોંચી વળવા માટે અને પાઈપ માંથી વહેતા પાણી માટે થાય છે પાણી નળાકાર પાઇપ સાથે સંપર્કમાં છે અને તે ઘર્ષણ લોસ સમાન હશે ત્યાં એક સરખું હેડ અથવા હેડ લોસ અથવા પ્રેસર લોસ પ્રેશર ડ્રોપ આ બધાજ હેડ h ના સંદર્ભ માં છે તેથી hf પાઇપમાં પ્રવાહીના પ્રવાહને લીધે ઘર્ષણનું પ્રતિનિધિત્વ કરે છે તેથી તે ડાયનામિક હેડ છે તેથી સાહિત્યમાં તેઓ કહે છે સક્શન હેડ સ્થિર લિફ્ટ સમાન જે hs ડીસ્ચાર્જ હેડ સ્થિર ઊચાઇ બંને સમાન છે જે hd છે બને ડીસ્ચાર્જ હેડ ને મળીને ટોટલ હેડ કહેવામાં આવે છે ઉચાઇ જ્યાંસુધી પાણી લઇ જવાય છે ડાયનામિક હેડ માં વધુ એક ટર્મ શામેલ છે જે ફિક્શન hf ને કારણે સમકક્ષ નુકસાન છે